તો આપણે અગાઉના વ્યાખ્યાનમા 1 ડાઈમેન્શનલ શ્રોડિંજર સમીકરણ વિશે શીખ્યું હતું આ એક ખુબ જ વિશિષ્ટ પ્રકારનુ શ્રોડિંજર સમીકરણ છે જ્યાં પોટેંશીઅલ અમુક નાના અંતર L પર ∞ થાય છે જેમા વેવ ફંક્શન એ બંને ધાર x0 અને xL બંને પર શુન્ય થાય છે તો આ છે x0 અને xL છે આ બંને વચ્ચે પોટેંશીઅલ બદલાયા કરે છે જેમા વેવ ફંક્શન કંઈ પણ હોઈ શકે છે પરંતુ તે બંને ધાર ઉપર શુન્ય થાય છે અહીં આપણે બે રીતો શીખ્યા જેમા એક ઈન્ટીગ્રેશન 00 માટે x0 થી શરૂ થાય છે અને જે કોઈ શુન્ય સિવાયની કોઈ કિંમત માટે ઈન્ટીગ્રેશન xL સુધીનું લેવામાં આવે છે ψ ની પસંદગી એવી રીતે કરો કે જેમા L0 થાય અને તે એક આઈગન ફંક્શન છે હવે આપણે બીજી રીત વિષે વાત કરીએ સૌપ્રથમ આપણે આ ચિત્ર જોઈએ જેમાં x0 xL ψL0 00 લઈએ બીજી રીત માં આપણે સમીકરણનું ઈન્ટીગ્રેશન કરીશું હવે જ્યારે હું ઈન્ટીગ્રેશન એમ કહું છું તેનો અર્થ થાય છે સંખ્યાત્મક ઈન્ટીગ્રેશન જે x0 થી કોઈ બિંદુ x0 ની વચ્ચેના ગાળામાં ક્યાય હોઈ શકે તો હુ અહીં બિંદુ x0 લઈશ તેથી 0x0L થશે જે નંબર 1 તરીકે લઈએ નંબર 2 માં સમીકરણનું ઈન્ટીગ્રેશન xL થી શરૂ કરી અને જો નીચે ને નીચે જતા જઈએ તો x0 મળે છે અને ત્રીજુ સ્ટેપ જે LL અને RR સાથે મેચ થાય છે વળી ડાબી અથવા જમણી બાજુ જે ઉકેલ મળે છે તે Lછે જે R આપે છે ત્યારબાદ તેને સરખાવીએ તો તે બે લોગેરીધમીક ડેરીવેટીવ સાથે મેચ થાય છે અને આપણને આઈગન ફંક્શન મળે છે જે આપણે અગાઉનું લેક્ચરમાં જોયુ હતું હવે આપણે સાધારણ કિસ્સા દ્વારા આ સમજીએ જેમાં પોટેંશીઅલ x0 અને xL પર અનંત સુધી જઈ શકતી નથી તો હવે જે આપણે કિસ્સો ધ્યાનમાં લઈ રહ્યા છીએ તેને સામાન્ય પોટેંશીઅલ તરીકે લઈશું જેમા આ x છે અને હું V નો ગ્રાફ દોરું છું કોઈ પોટેંશીઅલ છે કે જે નિયમિત પોટેંશીઅલ છે તેને આપણે ઉદાહરણ તરીકે લઈએ હવે પોટેંશીઅલ રેખીય રીતે બંને તરફ વધે છે આ છે V અને આ છે x હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ જે આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ જેનો આપણે એનાલીટીકલી રીતે ઉકેલ મેળવ્યો હતો જે આપણા અભ્યાસ માટે સંખ્યાત્મક પધ્ધતિ કે જેમાં હાર્મોનીક ઓસ્સિલેટર 12kx2 છે આ બધા જ કિસ્સામાં વેવ ફંક્શન કે જે ઓરીજીન પર કેંદ્રીત થયેલું છે જેમાં પોટેંશીઅલ ઉંડામા ઉંડા છે જે x અક્ષ તરફ જતા શુન્ય તરફ જાય છે તેથી x→±∞→0 થાય છે બીજા શબ્દોમાં ન્યુમેરીકલ હેતુથી આપણે કહી શકીએ કે x ની કિંમત શું કામ મોટી થાય છે કારણકે હું ઈન્ફાઈનીટી સુધી જઈ શકતો નથી હવે તેને હુ અહી થોડુંક જુદી રીતે મુકું છું L કે જે મોટું થાય છે તો હવે પ્રશ્ન એમ છે કે L શું છે તો L કે જેને આપણે અગાઉના વ્યાખ્યાનમાં ψ→0 લીધુ હતું હવે પછીની સ્લાઈડમાં આપણે તેને સચિત્રાત્મક રીતે જોઈએ તો હવે આપણે ધ્યાનમાં રાખીશુ કે આ પોટેંશીઅલ છે જેનું વેવ ફંક્શન 0 છે જેને આપણે ψ0 અને ψ0 બંને બિંદુ પર લઈએ જે અહી ક્યાંક હશે હવે આપણે અહી અનંત બેરીઅર ને ધ્યાનમાં લઈશું અને આ L ને જો આપણે ધ્યાનમા લઈએ તો તમે જોઈ શકો છો કે આ -L છે અને આ L છે L પુરતા પ્રમાણમાં મોટું છે તેથી ખરેખર નાનું બનશે જે 10 6 અને 10 7 ના ક્રમનું બનશે હવે તમારે L નાનો બનાવવો છે તો ન્યુમેરીકલ રીતે L ને નાનો બનાવી શકાય છે અનસર્ટેનીટી પ્રિન્સીપલ પરથી જો હું L નાનો બનાવીશ તો કાઈનેટીક એનર્જી વધે છે તેથી એનર્જીની આઈગન વેલ્યુ વધારે થશે તેથી હવે L નાનો બનાવવા માટે ઈન્ટીગ્રેશન કરીશ અને ધીમે ધીમે તેને વધારીશ તો તમે જોઈ શકશો કે ઉર્જાની આઈગન વેલ્યુનાની થતી જાય છે તો આ પુર્વધારણા પરથી શ્રોડિંજર સમીકરણનું ઈન્ટીગ્રેશન કરવું ખુબ જ સરળ થશે તો હવે આપણે શું કરીશ તેના કરતા અત્યાર સુધી આપણે શુ કર્યુ એ જોઈએ તો મેં મોંટા L અને મોટા L લીધેલા છે જેને મોટા ઈન્ફાઈનાઈટ બોક્સમાં મુકેલા છે આ બંનેની વચ્ચે પોટેંશીઅલ x0 વચ્ચે ક્યાંક હશે તેથી અગાઉના વ્યાખ્યાન મુજબ હવે હુ ઈન્ટીગ્રેશન ψ શરૂ કરીશ અને શ્રોડીંજર સમીકરણનું ઈન્ટીગ્રેશન કરીશ અહી એક વાતનુ ધ્યાન રાખો કે વેવ ફંક્શન 0 થી બીજા કોઈ ψ તરફ જાય છે જે ની વચ્ચે સતત હશે હવે આપણે આપણા સીસ્ટમને એક મોટા બોક્સમાં બંધ કરીએ આ છે x0 મારી પાસે બે રીત છે એક કે જેનું હું ઈન્ટીગ્રેશન L0 થી શરૂ કરુ છું અને પછી ψ જે 0 જેટલી કિંમત નીચી જશે જ્યારે બંનેની કિંમત શુન્ય થશે ત્યારે તમે આઈગન ફંક્શનની કિંમત મેળવી શકો છો બીજી એક રીત છે જેનું ઈન્ટીગ્રેશન શરૂ કરી શકીએ છીએ જેમાં -L થી L ઈન્ટીગ્રેશન શરૂ કરી શકીએ છીએ જે વચ્ચેના ભાગમા ક્યાક મળી આવશે હવે જમણી બાજુથી ઈન્ટીગ્રેશન શરૂ કરીએ જે ને વચ્ચે ક્યાક હશે જ્યા સતત છે જેના દ્વારા આઈગન વેલ્યુ અને આઈગન ફંક્શન મળે છે તો આ 1 ડાઈમેંશનલનું શ્રોડિંજર સમીકરણ કે જે સામાન્ય પોટેંશીઅલ છે હવે અહીં અમુક બિંદુ છે જેના પર હું ભાર મુકુ છું હવે આપણે એક બીજી રીત અપનાવીએ જેમા આપણે x L ψ0 શરૂ કરીએ અને xL અને L0 સુધી આગળ વધી શકીએ છીએ જેને હવે હું સચિત્ર રીતે બતાવી શકું છું જેમા તમે જોઈ શકો છો કે વેવ ફંક્શન શુન્ય થી શરૂ શકીએ છીએ જે તેનાથી નીચી કિંમતમા જઈ શકે છે તેથી જેમ જેમ શુન્ય તરફ જાય છીએ તેમ તેમ તેની કિંમત વધુ ને વધુ નીચે જતી જાય છે તો હવે અહી થાય છે શું તે જોઈએ તો અહી વેવ ફંક્શન ની મોટી કિંમત x તરફ જાય છીએ તેમ તેમ શુન્ય તરફ જાય છે સાચી આઈગન વેલ્યુ હોવા છતા પણ તેની કિમત નાની થતી જાય છે તેની પાછળનું કારણ શ્રોડિંજર સમીકરણ 22mVψEψ માંથી મળી શકે છે જેમાંથી તમે x મેળવી શકો છો જેમાં x→∞ થશે તેમ એ eαx અથવા e αx થશે જેના દ્વારા ઉકેલ ડીકે થતો જોવા મળશે જ્યારે હું ન્યુમેરીકલી રીતે તેને ઉકેલીશ ત્યારે તેમા કંઈક ને કંઈક રીતે ત્રુટી રહી જાય છે અને તેથી બીજા ઉકેલની શરૂઆત અહીથી થાય છે હવે તમે જેમ જેમ x ની મોટી ને મોટી કિંમત તરફ આગળ વધો છો તેમ તેમ સાચા ઉકેલ તરફ આગળ વધી શકીએ છીએ જે શુન્ય તરફ આગળ વધી શકાય છે તેને અવગણવા માટે આપણે બીજી પધ્ધતિ અપનાવી શકીએ છીએ તો બીજી રીત કે જેમા ઈન્ટીગ્રેશન x L થી શરૂ કરીએ તમે xL થી શરૂ કરો ત્યારબાદ x 0 બિંદુ નક્કી કરો જે શુન્ય હોવો જરુરી છે જે પ્રીફિક્સ બિંદુએ હોવો જોઈએ નહી હવે તમે જોઈ શકો છો કે અનુકુળ બિંદુ કયું હોઈ શકે તમે સાથે સરખાવી શકો છો ψ→0 જે યોગ્ય બિંદુ નથી એક એવુ બિંદુ નક્કી કરીએ જેમાં ની કિંમત ખુબ જ નાની થાય જે બાઉન્ડ્રી કન્ડીશન પરની સરખામણી એ યોગ્ય બિંદુ નથી તો હવે તમે યોગ્ય બિંદુ નક્કી કરી શકો છો જેનો તમારે અભ્યાસ કરવાનો રહેશે અને સરખામણી કરવાની રહેશે ત્યારબાદ તમને જવાબ મળશે હવે હુ અહી તમારી સાથે જે દલીલ કરવા માંગુ છું તે એ છે બાકીની રીત જે અગાઉના વ્યાખ્યાનમાં આપણે જોઈ ગયા છીએ જેમા રીત 1 અને રીત 2 નો વધુને વધુ અભ્યાસ કરશો તેમ તેમ તમને વધુ સારી રીતે શ્રોડિંજર સમીકરણ મેળવી શકો છો અને તમે રીત 2 દ્વારા જવાબ મેળવી શકો છો જ્યાં આ પ્રશ્નના ઉકેલની કિંમત ઓછી થતી નથી હવે સંખ્યાત્મક રીતે પ્રશ્ન નો ઉકેલ મેળવવા માટે સીમેટ્રીનો અહી ઉપયોગ કરી શકીએ છીએ જેના દ્વારા પ્રયત્નોને ઘટાડી શકાય છે તેથી પોટેંન્શીઅલને થોડું ખસેડી અને પોટેંન્શીઅલને x0 પર સપ્રમાણ બનાવી શકાય છે જો તેને શુન્ય તરફ ખસેડી શકીએ તો તેને સીમેટ્રીક બનાવી શકીએ છીએ અને તેનો ઉકેલ સીમેટ્રીક અથવા એન્ટી સીમેટ્રીક બનાવી શકીએ છીએ તો આ કિસ્સાને આપણે સમીકરણમાં x L થી ઈન્ટીગ્રેશન શરૂ કરી શકીએ છીએ હવે જો નંબર 1 x0 પર 0 હોય અને x0 પાસે ની કિંમત શુન્ય સિવાયની કોઈપણ હોઈ શકે છે તો આ કિસ્સામાં તમે આઈગનવિધેય શોધી શકો છો જે સીમેટ્રીક આઈગન ફંક્શન છે તમે x L થી શરૂ કરી x0 સુધી ઈન્ટીગ્રેશન કરી અને તપાસી શકો છો જો x0 પાસે ≠0 અને x0 પાસે ψ0 હોય તો તમે વેવ ફંક્શનને એન્ટી સીમેટ્રીક રીતે શોધી શકો છો આ એક એન્ટી સીમેટ્રીક વેવ ફંક્શન છે તો આ કિસ્સામાં જ્યારે પોટેંશીઅલ સપ્રમાણ છે ત્યાં તમે વેવ ફંક્શનના સપ્રમાણનુ ઈન્ટીગ્રેશનકરી શકો છો અને ત્યારબાદ તમારું વેવ ફંક્શન લો બીજી બાજુની સાપેક્ષમાં કાં તો સીમેટ્રીક અથવા તો એન્ટી સીમેટ્રીક હોઈ શકે તો હવે હુ તમારી સાથે એ દલીલ કરવા માંગુ છું કે જેના દ્વારા ઘણી સમસ્યા ઉદભવશે તમે તમારા પ્રશ્ન લખો અને સોફ્ટવેરમાંથી ડાઉનલોડ કરો અને તેનુ ડીફરંશીઅલ સમીકરણ અને ઈન્ટીગ્રેટર સમીકરણ જે પણ નેટ પર ઉપલબ્ધ હોય તેમાથી ઉકેલ મેળવવાની કોશિષ કરો પરંતુ બાકી જે રહે છે તે તમારે જાતે ઉકેલવું પડશે તમારી જાતે કરેલો અભ્યાસ તમને સારો પ્રોગ્રામર બનાવી શકે છે તો અહી વ્યાખ્યાનનો નિષ્કર્ષ કાઢીએ 1 ડાઈમેંશનલ શ્રોડિંજર સમીકરણ ન્યુમેરીકલી રીતે ઉકેલવા માટે તંત્રને મોટા ઈન્ફાઈનાઈટ પોટેંશીઅલ ધરાવતા બોક્સમાં મુકીએ જેના દ્વારા તમે સમજી શકશો કે હું જે બોક્સ લઉ છું તે ખુબ જ મોટું છે જેની અવધી -L અને L વચ્ચે છે જ્યા L→∞ છે અને તંત્રમાં ક્યાંક હશે જ્યારે તમે બોકસની બાઉન્ડ્રી પર પહોચશો ત્યારે વેવ ફંક્શન અસરકારક રીતે ખુબ જ નાનુ હશે જેના દ્વારા તમે સમીકરણનો ઉકેલ મેળવી શકો છો ત્રીજી અને અગત્યની વાત એ છે કે જો પોટેંશીઅલ x0 પાસે સપ્રમાણ છે x0 પાસેની બાઉન્ડ્રી કન્ડીશનનો ઉપયોગ કરીને સમસ્યાના ઉકેલ મેળવવા માટેના પ્રયત્નો ઘટાડી શકાય છે હવે હું અહીં x0 પાસે ψ0 અથવા ψ≠0 0 લખી અને આ વ્યાખ્યાનને હું અહીં સમાપ્ત કરું છું જે સંખ્યાત્મક રીતે સામાન્ય પોટેંશીઅલ ધરાવતા એક પરીમાણીય શ્રોડિંજર સમીકરણનો ઉકેલ મેળવી શકાય છે